તેથી પાછા આવો સ્વાગત છે અને આ વ્યાખ્યાન નંબર 56 છે આપણે ઉચ્ચ ઓર્ડરના લિનિયર ડીફરન્સીયલ ઈકવેશન વિશે વાત કરીશું અને અમે આવા ડીફરન્સીયલ ઈકવેશન ના ઉકેલ માં જઈશું અને ખાસ કરીને આજના વ્યાખ્યાનમાં આપણે સતત ગુણાંક વાળા ઉચ્ચ ઓર્ડરના આ લિનિયર ડીફરન્સીયલ ઈકવેશન વિશે વાત કરીશું તેથી તે વધુ સામાન્ય લિનિયર ડીફરન્સીયલ ઈકવેશન નો એક ખાસ કેસ છે તેથી અહીં આવા ડીફરન્સીયલ ઈકવેશન નું સામાન્ય સ્વરૂપ છે કે જેના વિશે આપણે આજના વ્યાખ્યાનમાં વાત કરીશું dnydxna1dn 1ydxn 1anyX તેથી આ ગુણાંક a1a2an એ તે અહીંયા અચળાંકો છે અને જમણી બાજુનું ફંક્શન X જે X નું ફંક્શન હોઈ શકે છે તેથી આ અચળાંકો છે અને X એ X નું ફંક્શન છે તે પણ સતત હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે આપણે x ની કામગીરી તરીકે લઈ શકીએ છીએ તેથી આવા પ્રશ્નને લિનિયર ડીફરન્સીયલ સમીકરણ કહેવામાં આવે છે કારણ કે આ લિનિયર છે ત્યાં y અથવા y નું કોઈ ઉત્પાદન તેના ડેરિવેટિવ સાથે નથી તેથી તે એક લિનિયર ડીફરન્સીયલ સમીકરણ અને nth ઓર્ડર લિનિયર ડીફરન્સીયલ સમીકરણ છે તેથી સામાન્ય ઉપાય કે જેની આપણે આજના વ્યાખ્યાન વિશે વાત કરીશું તેમાં બે પરિબળો હશે એક ને પૂરક ફંક્શન કહેવામાં આવે છે બીજાને તે વિશિષ્ટ ઇન્ટિગ્રલ કહેવામાં આવે છે તેથી આ પૂરક ફંક્શન કશું જ નથી પરંતુ તેથી આનો ઉકેલ એકસમાન સમાન સમીકરણ સમાન છે જ્યારે આપણે અહીં આ X થી 0 સુયોજિત કરીએ છીએ તેથી આ જમણી બાજુને 0 ની બરાબર સુયોજિત કરીને અનુરૂપ હોમોજીનીયસ સમીકરણ આપણે જોઈ શકીએ છીએ જેમ કે એકરૂપતા વાળા ઈકવેશન જેવા ઈકવેશન અને આ પૂરક ફંક્શન અહીં હોમોજીનીયસ અનુરૂપ હોમોજીનીયસ સમીકરણ નું સમાધાન છે જ્યારે આપણે આ જમણી બાજુને 0 ની બરાબર સેટ કરીએ છીએ તેથી આપણે અહીં આગળનાં વ્યાખ્યાનમાં આ એકરૂપતા સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય તે વિશે અને વિશેષ ઇન્ટિગ્રલ વિશે પણ વધુ વાત કરીશું તેથી વિશિષ્ટ ઇન્ટિગ્રલ જેને આપણે કોઈપણ ઉકેલ કહીએ છીએ જે કોઈપણ ઉકેલ ને સંતોષે છે જે આ સાથે આપેલ સમીકરણ ને સંતોષે છે તેથી આ એક ખાસ ઉપાય છે અને પછી જ્યારે આપણે પ્રશંસાત્મક ફંક્શન અથવા હોમોજીનીયસ સમીકરણ સામાન્ય ઉકેલ ઉમેરીએ છીએ આપણે મેળવી શકીએ છીએ અને આપણે આજના વ્યાખ્યાનમાં જોશું કે આ આપેલ નોન હોમોજીનીયસ ડીફરન્સીયલ સમીકરણનું સામાન્ય સમાધાન કેવી રીતે બનાવશે તેથી અહીં આ એકરૂપતા સમીકરણનું સામાન્ય સમાધાન હોવાથી આમાં ચર્ચા થાય છે તે પહેલાના તબક્કે હશે તે આ nth ઓર્ડર ડિફરન્સલ સમીકરણ છે તેથી આપેલ ડીફરન્સીયલ સમીકરણના અહીંના સામાન્ય ઉકેલમાં આપણી પાસે n અનિયંત્રિત સ્થિરતા હોવી આવશ્યક છે અને આ વિશિષ્ટ ઇન્ટિગ્રલ જે આ આપેલ ડીફરન્સીયલ સમીકરણનું વિશિષ્ટ સમાધાન છે તેમાં સતત રહેશે નહીં તેથી તે મનસ્વી સ્થિરતાથી મુક્ત રહેશે અથવા જો અહીં કોઈ સતત દેખાય છે જે પૂરક ફંક્શન માં ખૂબ આપમેળે આવશે તેથી આવા આવા હોમોજીનીયસ નું નિરાકરણ મેળવવાનો આ એક માર્ગ છે તેથી જ્યારે આ X 0 ન હોય ત્યારે આપણે નોન હોમોજીનીયસ સમીકરણ કહીએ છીએ જ્યારે આ X 0 હોય ત્યારે આપણે હોમોજીનીયસ ડીફરન્સીયલ સમીકરણ કહીએ છીએ તો આ સામાન્ય ઉકેલ અને આપેલ નોન હોમોજીનીયસ સમીકરણના સામાન્ય ઉકેલ મેળવવા માટેની આ એક પદ્ધતિ અથવા સરળ પદ્ધતિ છે જો આપણે આ પૂરક ફંક્શન મેળવી શકીએ જે હોમોજીનીયસ સમીકરણનો સામાન્ય ઉકેલ છે અને આપણે જોશું કે હોમોજીનીયસ સમીકરણનો સામાન્ય ઉકેલ મેળવવા માટે આ ખૂબ જ સરળ છે અને પછી આપણે ફક્ત એક વિશિષ્ટ ઉપાયો શોધી કાઢવાની જરૂર છે જે આપેલ ડીફરન્સીયલ સમીકરણને સંતોષે છે અને જ્યારે આપણે બંને ઉમેરીએ છીએ ત્યારે આપણી પાસે સ્વાભાવિક રીતે આ મનસ્વી સ્થળો હશે અને આજે આપણે જોઇશું કે આપેલ ડીફરન્સીયલ સમીકરણનો આ સામાન્ય સમાધાન બની જશે તેથી અહીં પૂરક ફંક્શન શું છે અને આ વિચાર કેવી રીતે મેળવવો તે આપણે જોઈશું તેથી આ સામાન્ય ઉકેલ છે જેમકે મેં આ એકરૂપતા વાળા સમીકરણ વિશે કહ્યું છે હોમોજીનીયસ સમીકરણ નો અર્થ છે કે આ જમણી બાજુને 0 ની બરાબર કરવી dnydxna1dn 1ydxn 1any0 અને વિશિષ્ટ ઇન્ટિગ્રલ આપેલ ડીફરન્સીયલ ઈકવેશન નો ખૂબ જ વિશિષ્ટ સમાધાન ધરાવશે જેનો અર્થ એ છે કે જો કોઈ કોઈ ચોક્કસ નિરાકરણ હોય તો આ આપેલ ડીફરન્સીયલ સમીકરણને સંતોષશે તેથી જ્યારે આપણે અહીં ડાબી બાજુએ અવેજી કરીએ છીએ આ આપણને જમણી બાજુની બાજુ X બને છે dnvdxna1dn 1vdxn 1anvX તેથી આ આપેલ ડીફરન્સીયલ સમીકરણને સંતોષશે અને તે જ રીતે અમે પૂરક ફંક્શન અને ચોક્કસ ઇન્ટિગ્રલ વ્યાખ્યાયિત કર્યા છે અને આપણે અગાઉની સ્લાઇડમાં જોયું છે પરંતુ આપણે પછી પૂરવાર કરીશું જ્યારે આપણે આ પૂરક ફંક્શન ઉમેરીશું અને ખાસ ઇન્ટિગ્રલ આપણે મૂળભૂત રીતે મેળવીશું આપેલ આ નોન હોમોગીજીનયસ ડીફરન્સીયલ સમીકરણ નું સામાન્ય નિરાકરણ તેથી અમે તે ચર્ચામાં જવા પહેલાં આપણે અહીં સમાધાનની લિનિયર ઇન્ડિપેન્ડન્ટ તા જેવા પરિચય આપવાની જરૂર છે જોકે આપણે લિનિયર એલજીબ્રા માં ઇન્ડિપેન્ડન્ટ તામાં લિનિયર નિર્ભરતા વિશે વાત કરી છે તેથી બે ફંક્શન y1 અને y2 લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે તેથી પ્રથમ આપણે બે ફંક્શન માટે રજૂઆત કરી રહ્યાં છીએ કારણ કે જો કોઈ એક બીજાના સતત મલ્ટીપલ ન હોય તો બે ફંક્શન માટે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ તા જોવાનું આ ખૂબ સરળ છે c1y1c2y20⇒c10c20 ory1y2constant તેથી જો એક ફંકશન આપણે બીજાના સતત ગુણાકાર તરીકે ન લખી શકીએ ઉદાહરણ તરીકે આપણી પાસે y1sin x y2 cos x છે તેઓ લિનિયર આશ્રિત છે કારણ કે ત્યાં બીજું ફંક્શન પહેલા ફંક્શનના માત્ર 2 વખત છે પરંતુ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન માટે આપણે બીજાને સતત મલ્ટીપલ તરીકે લખી શકતા નથી અન્ય શબ્દોમાં અથવા વધુ ઔપચારિક રીતે આપણે ચર્ચા કરીએ છીએ અને તે પહેલેથી જ લિનિયર એલજીબ્રા માં ચર્ચા કરવામાં આવ્યું હતું કે જો c1y1c2y20⇒c10અનેc20કેટલાક સ્થિર છે તેથી જો આ સંયોજન 0 પર સેટ કરેલું છે જો આ સૂચવે છે અથવા આ ફક્ત ત્યારે જ સાચું છે જ્યારે c10અનેc20છે તો પછી આપણે કહીશું કે આ y1 અને y2 લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે અને જો અમને કોઈ પણ શૂન્ય નહીં એવું ઉકેલ મળે છે જે આ સમીકરણને સંતોષે છે તો તે લિનિયર આશ્રિત છે કારણ કે એક ફંક્શન 1 બીજા ફંક્શનની દ્રષ્ટિએ લખી શકે છે તેથી એકબીજા પર નિર્ભર હશે પરંતુ જ્યારે આપણે તે વિશે વાત કરીશું જ્યારે આ સંયોજન 0 હોય ત્યારે ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે c10 અને c20 ત્યાં c1 અને c2 ના અન્ય કોઈ સંભવિત મૂલ્યો ન હોય ત્યારે આપણે કહીશું કે આ ઉકેલો લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે અથવા બે ફંક્શન ના કિસ્સામાં આ તપાસવું ખૂબ જ સરળ છે કારણ કે તમે y2 દ્વારા ફક્ત y1વિભાજિત કરી શકો છો તે બે ફંક્શન ોને વિભાજિત કરે છે અને જો આ સતત ન બરાબર હોય તો આપણે કહીશું કે આ ઇન્ટીગ્રેટ છે આ ફંક્શન લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે અને આ બરાબર છે નિરંતર પછી ફંક્શન લિનિયર આશ્રિત હોય છે તેથી આ લિનિયર નિર્ભરતા ના કેટલાક ઉદાહરણો છે તેથી ઉદાહરણ તરીકે y1sin x y2 cos x જ્યારે તમે y1y2 ને વિભાજીત કરો ત્યારે આપણને tan x મળશે તેથી જે સતત નથી તેથી આ sin x અને cos x તેઓ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન ો છે બીજું ઉદાહરણ છે કે આપણે y1sin 2x y2 sin x વિશે વાત કરી શકીએ છીએ તેથી અહીં જો આપણે અહીં ગુણોત્તર sin x ઉપર sin 2x ગુણોત્તર લઈશું તેથી આ sin 2x ઉપર sin x અથવા 2 sin x અને cos x દ્વારા વિભાજિત sin 2x હશે તેથી sin x sin x રદ થશે અને આપણી પાસે 2 વખત cos x છે જે ફરીથી સ્થિર નથી અને તેથી આ સંયોજન અહીં y1 y2 સાથે છે પણ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સેટ બનાવે છે તેથી sin 2x અને sin x તેઓ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે y1e1x અને y2e2x ફંક્શન પણ અહીં જો આપણે લઈએ તો તેઓ આવા ગુણોત્તર લે છે તેથી જ્યારે 1અને 2 આ બે જુદી જુદી વાસ્તવિક સંખ્યાઓ છે તેથી પછી આ ફંક્શન લિનિયર ઇન્ડિપેન્ડન્સ હોય છે તેથી જ્યારે 1અને 2ની બરાબર નથી તો પછી આપણી પાસે તે y1e1x અને y2e2x છે તે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે ઘણા ફંક્શન ો માટે લિનિયર નિર્ભરતા પર આવતા એનો અર્થ એ કે n ફંક્શન y1 y2 ynમાટે અને તેઓ એક લિનિયર ઇન્ડિપેન્ડન્ટ હોવાનું કહેવામાં આવે છે અને પછી આપણે આ વ્યાખ્યા સામાન્ય કરી શકીએ છીએ જેનો આપણે બે ફંક્શન ો માટે પણ ઉપયોગ કર્યો છે જો આ લિનિયર c1y1c2y2⋯cnyn0⇒c1c2⋯cn0 જો આ સંયોજન 0 પર સેટ કરેલું હોય ત્યારે જ શક્ય છે જ્યારે આ બધા c 0 હોય પછી અમે કહીશું કે આ સમૂહ અહીં લિનિયર ઇન્ડિપેન્ડન્સ છે અથવા આ ફંક્શન ો લિનિયર ઇન્ડિપેન્ડન્સ છે તેથી ફરીથી આ એક ખૂબ જ ઔપચારિક વ્યાખ્યા છે અને કોઈપણ ફંક્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફક્ત બે ફંક્શન માટે જ આપેલ n ફંક્શન્સ માટે આપણે સામાન્ય કરી શકતા નથી પરંતુ અહીં સમસ્યા શું છે સામાન્ય રીતે આ વ્યાખ્યા નો ઉપયોગ કરીને લિનિયર ઇન્ડિપેન્ડન્સ ને ચકાસવી મુશ્કેલ છે કારણ કે આપણે સુયોજિત કરો જ્યારે ત્યાં n ફંકશન 0 ની બરાબર સુયોજિત થાય છે અને પછી ખ્યાલ આવે છે કે આ બધા c 0 છે તે અહીં એકમાત્ર સમાધાન છે કે આપણે આ સમીકરણ માંથી બહાર નીકળી રહ્યા છીએ તે બતાવવું થોડું મુશ્કેલ છે તેથી જ્યારે તેઓ બે કરતા વધારે ફંક્શન ો કરે છે ત્યારે ઉકેલોની લિનિયર ઇન્ડિપેન્ડન્ટ તાને સાબિત કરવાની કેટલીક અન્ય રીતો છે એક ખ્યાલ જે આ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ તાને સાબિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે ર્રોન્સકિઅન જે W છે તે ર્રોન્સકિઅન માટે સૂચક છે જે આપણે એક મિનિટમાં વ્યાખ્યા આપીશું જે ર્રોન્સકિઅન છે તેથી જો આ y1 y2 yn ની અહીંની ર્રોન્સકિઅન શૂન્ય સિવાયની છે જો આ ર્રોન્સકિઅન નોન શૂન્ય છે પછી તેઓ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે અને આ ર્રોન્સકિઅન શું છે આ અહીં એક નિર્ધારક છે જેનું આ રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે તેથી અહીં પ્રથમ આ y1 y2 ynઅને બીજી લાઈનમાં તેમના ડેરિવેટિવ્ઝની ત્રીજી લાઈનમાં ફરીથી બીજી ઓર્ડર ના ડેરિવેટિવ હશે અને આ n મી પંક્તિમાં n બાદબાકી 1 મી ઓર્ડર ડેરિવેટિવ્ઝ હશે તેથી જ્યારે આપણે આ નિર્ધારકની ગણતરી કરીએ છીએ અને આપણે જોશું કે આ 0 ની બરાબર નથી તો પછી આ ફંક્શન ો લિનિયર ઇન્ડિપેન્ડન્ટ છે તેથી આ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ તા તપાસવાનો 1 રસ્તો છે જ્યારે તે બે ફંક્શન કરતા વધુ હોય ત્યારે આપણે આ કસોટી માટેના બે ફંક્શન ો પણ કરી શકીએ છીએ પરંતુ પહેલા આપણે તેથી જોયું છે બે ફંક્શન ો જે સરળતાથી ગુણોત્તર લઈને જોઈ શકે છે તેથી આ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ તા અને ફંક્શન ોની નિર્ભરતા વિશે હતું કારણ કે આપણે આ પરિભાષાને હવે લિનિયર ડીફરન્સીયલ ઈકવેશન ઉકેલો ની ગોઠવણીમાં ઉપયોગ કરતા પહેલા રજૂ કરવાની જરૂર છે તેથી ચાલો આપણે આ એકરૂપતા સમીકરણને પહેલા ધ્યાનમાં લઈએ તેથી આ n મી પદ n બાદબાકી 1 માં ઓર્ડરની મુદત છે અને આ સતત છે અને આ n અને y એ 0 ની બરાબર છે તેથી આ એકરૂપ સમાન સમીકરણ છે કારણ કે આ જમણી બાજુ 0 હોવાનું કહેવાય છે આપણે y 1 અને y 2 ને કોઈપણ 2 લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ઉકેલો આપીએ જે આપણે અહીં બતાવવા માંગીએ છીએ પછી c1y1c2y2⋯cnyn0⇒c1c2⋯cn0 એ ઉપરના સમીકરણનું સમાધાન પણ છે અને આ c 1 અને c 2 અચળાંક છે તેથી આપણે અહીં શું બતાવીશું કે જો આપણી પાસે બે ઉકેલો y1y2 અને બે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ઉકેલો છે કારણ કે જો તેઓ સીધા ઇન્ડિપેન્ડન્ટ ન હોય તો c1y1c2y2પોતે જ અહીં બે મનસ્વી સ્થળો ધરાવતા હોવાનો અર્થ નથી તે કિસ્સામાં કારણ કે જો કોઈ એક પર આધાર રાખે છે તો આપણે ફરીથી બીજાની દ્રષ્ટિએ એક લખી શકીએ છીએ તેથી આ ખૂબ અર્થમાં નહીં આવે dnydxna1dn 1ydxn 1any0 તેથી અહીં y1y2 બે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ઉકેલો હોઈ શકે છે અને તે કિસ્સામાં પછી c1y1c2y2એ ઉપરોક્ત સમીકરણ નો પણ એક ઉકેલો છે જે આપણે અહીં અહીં અને કોઈપણ મનસ્વી સ્થિર c1 અને c2 માટે જોશું તો આપણે શું કરવાનું છે આપણે ફક્ત c1y1c2y2ને સમીકરણમાં બદલીએ છીએ તેથી આપણી પાસે આ x મી ટર્મ છે અને આ x સાથે અહીં n મી ઓર્ડર નો પદ નથી આપણે ત્યાં x નો ઉપયોગ કર્યો છે તેથી આ c1y1c2y2⋯cnyn0 ને અવેજી કરીને જો આ કેસ છે તો આપણે કહીશું કે આપેલ ડીફરન્સીયલ સમીકરણનો પણ આ એક ઉકેલ છે તેથી હવે આપણે શું લખી શકીએ c1 આપણે અહીંથી સામાન્ય લઈએ છીએ અહીં પ્રત્યેક પદ થી અને પછી આ લખો dndxnc1y1c2y2a1dn 1dxn 1c1y1c2y2anc1y1c2y2 c1dndxny1a1dn 1dxn 1y1any1c2dndxny2a1dn 1dxn 1y2any20 તેથી આ આપેલ ડીફરન્સીયલ સમીકરણ ને સંતોષે છે તેથી c1y1c2y2 એ પણ ઉપરોક્ત ડીફરન્સીયલ સમીકરણ નું સમાધાન છે ખરેખર આપણે આને ફક્ત બે ફંક્શન ો માટે જ સામાન્ય કરી શકીએ છીએ આપણે વધુ ફંક્શન ો લઈ શકીએ છીએ અને તે જ વિચાર સાથે આપણે તે સાબિત કરી શકીએ છીએ કે જ્યારે સંમિશ્રણ માટે અમારી પાસે દાખલાની y1 y2 yn લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ઉકેલો હોય ત્યારે તેમના સંયોજનો c1y1c2y2⋯cnyn આપેલ ડીફરન્સીયલ સમીકરણ નું નિરાકરણ પણ હશે તેથી અહીં સામાન્યકરણ કે આ y1y2yn એ હોમોજીનીયસ ડીફરન્સીયલ સમીકરણના લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ઉકેલો હોઈ શકે છે અને તે સ્થિતિમાંc1y1c2y2cnynપણ આપેલ ડીફરન્સીયલ સમીકરણનું નિરાકરણ હોઈ શકે છે અને આપણે હવે જે ઉકેલ નો ઉપયોગ કર્યો છે તે જ નહીં સામાન્ય ઉકેલ શબ્દ આપેલ હોમોજીનીયસ ડીફરન્સીયલ સમીકરણનો સામાન્ય ઉકેલો કારણ કે આપેલ ડીફરન્સીયલ સમીકરણનો આ એક ઉકેલો છે કે આપણે સાબિત કરી શકીએ કે આપણે બે ફંક્શન ો માટે કર્યું છે અને આ ઉકેલમાં મનસ્વી સ્થળો છે તેથી તે સામાન્ય સમાધાન માટે પણ અમારી વ્યાખ્યા હતી જે અગાઉ રજૂ કરવામાં આવી હતી અને આ કિસ્સામાં જ્યારે આપણી પાસે ઉકેલમાં આ n મનસ્વી અચળાંક હોય છે અને તે આ સમાધાનને સમર્થન આપે છે જેનો અર્થ છે આ ઉપાય છે તેથી આપણે આને સામાન્ય સોલ્યુશન તરીકે કહી શકીએ અને આ મનસ્વી સ્થિર c1c2c3 અને મનસ્વી સ્થિર છે તેથી આ સાથે હવે આપણે જોયું છે કે જો આપણે હોમોજીનીયસ ઈકવેશન ના આ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ ઉકેલ શોધી શકીએ હોમોજીનીયસ ડીફરન્સીયલ સમીકરણ પછી ફક્ત તેમના લિનિયર સંયોજનનો પણ ઉકેલ હશે અથવા હકીકતમાં તે આપેલ ડીફરન્સીયલ સમીકરણ નો સામાન્ય ઉકેલ હશે હવે બીજું મહત્વનું પરિણામ જેનો આપણે હવે વિચારણા કરીશું તેથી જો u અહીં સંબંધિત હોમોજીનીયસ સમીકરણનો સામાન્ય ઉપાય કરો તો u આપણે હોમોજીનીયસ સમીકરણ ના નિરાકરણ વિશે વાત કરી રહ્યા છીએ ફરીથી યાદ કરીએ કે હોમોજીનીયસ સમીકરણ છે ત્યારે જમણી બાજુની બાજુ 0 કહેવામાં આવે છે તેથી u સંતુષ્ટ છો કે હોમોજીનીયસ સમીકરણ અને આ v અન્ય ફંક્શન v આપેલ ડીફરન્સીયલ સમીકરણનો કોઈ ખાસ ઉકેલો તેથી અહીં અમે આ બે ઉકેલો લીધા છે u સોલ્યુશન છે અથવા સામાન્ય સોલ્યુશન છે જેની ચર્ચા આપણે પહેલા કરી ચુકી છે જ્યારે આપણી પાસે લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન છે તેમનું સંયોજન બરાબર c1y1c2y2 છે અને તેથી પર તેમનું હોમોજીનીયસ સમીકરણનું સામાન્ય નિરાકરણ હશે અને અહીં આપણે આપેલ ડીફરન્સીયલ સમીકરણનો કોઈ વિશિષ્ટ સમાધાન હોઈ શકે છે તેથી આપેલ ડીફરન્સીયલ સમીકરણ નો અર્થ છે જ્યારે જમણી બાજુની બાજુ 0 ની બરાબર ન હોય ત્યારે આપેલ નોન હોમોજીનીયસ ડીફરન્સીયલ સમીકરણ તો પછી આપણે અહીં શું અવલોકન કરીશું કે આ u v જ્યારે આપણે આ બંને ઉમેરીએ છીએ તેથી આ u હોમોજીનીયસ સમીકરણ જેને આપણે ખરેખર પૂરક ફંક્શન કહીએ છીએ અને આપેલ ડીફરન્સીયલ સમીકરણ ના વિશિષ્ટ સોલ્યુશનને આપણે વિશિષ્ટ ઇન્ટિગ્રલ કહીએ છીએ તેથી જ્યારે આપણે CF અને PI પૂરક ફંક્શન વત્તા આ વિશિષ્ટ ઇન્ટિગ્રલને અહીં ઉમેરીએ ત્યારે આપેલ ડીફરન્સીયલ સમીકરણનો આ સામાન્ય સોલ્યુશન રચશે કેવી રીતે તપાસવું કે આ એક સામાન્ય સોલ્યુશન છે કે નહીં સોલ્યુશનમાં એન મનસ્વી સ્થળો હોવા જોઈએ કે જે u પોતે જ છે મનસ્વી n મનસ્વી સ્થળો છે અને તે આપેલ ડીફરન્સીયલ સમીકરણને સંતોષવા જોઈએ તેથી હવે આપણે તે સાબિત કરવા માટે તપાસ કરીશું કે આ એક સામાન્ય ઉપાય છે કે આ u વત્તા v આપેલા ડીફરન્સીયલ સમીકરણ ને સંતોષે છે જો આ આપેલ ડીફરન્સીયલ સમીકરણને સંતોષે છે અને પછી કુદરતી રીતે તેમાં n મનસ્વી સ્થળો છે કારણ કે તમારી જાતે જ મનસ્વી સ્થળો છે તેથી પછી આપેલ ડીફરન્સીયલ સમીકરણનો આ સામાન્ય ઉકેલ હશે તેથી તે માટે આપણે આ સમીકરણ ની ડાબી બાજુ આ સમીકરણને ધ્યાનમાં લઈશું અને આ u v ને સમીકરણમાં બદલીશું તો અહીં આપણી પાસે આ છે dndxnuva1dn 1dxn 1uvanuv dndxnua1dn 1dxn 1uanudndxnva1dn 1dxn 1vanv 0XX તેથી તે યુક્તિ છે જેનો ઉપયોગ અમે તેમને નોન હોમોજીનીયસ ડીફરન્સીયલ સમીકરણનો સામાન્ય સોલ્યુશન મેળવવા માટે કરી રહ્યા છીએ અને અમે આ ડીફરન્સીયલ સમીકરણ માટે અહીં સામાન્ય ઉકેલો લખીએ છીએ જેમ કે આપણે u વત્તા v લખી છે અથવા આપણે આ પ્રશંસાત્મક ફંક્શન કહીએ છીએ કે શું u અહીં હોમોજીનીયસ સમીકરણનું નિરાકરણ છે અને અમે તે વિશિષ્ટ ઇન્ટિગ્રલ કરીએ છીએ જે આપેલ નોન એકરૂપતા સમીકરણનો કોઈ ચોક્કસ નિરાકરણ છે અમે હવે નિરીક્ષણ કરીશું કે CF શોધવાનું સરળ છે અને તે પણ એક ચોક્કસ સમાધાન શોધી કાઢીએ છીએ આપેલ ડીફરન્સીયલ સમીકરણ પણ સરળ છે અને જ્યારે આપણે બંને ઉમેરીએ છીએ ત્યારે આપણે આપેલ ડીફરન્સીયલ સમીકરણનો સામાન્ય સમાધાન મળે છે હવે કારણ કે આપણે નીચે આપેલા પ્રવચનોમાં આ સોલ્યુશન્સ ના પૂરક ફંક્શન અને વિશિષ્ટ ઇન્ટિગ્રલ વિશે વાત કરીશું પરંતુ અહીં અમે અહીંયા સમાધાનની ચર્ચા કરવા માટે જરૂરી તમામ સમજણની બધી આવશ્યકતાઓ માટે તૈયાર કરીશું તેથી એક ખ્યાલ જે હવે તેના ઓપરેટરને રજૂ કરશે તેથી આ મૂળભૂત રીતે ડીફરન્સીયલ ઓપરેટર્સ છે અને આપણા ડીફરન્સીયલ સમીકરણ માં આપણે આ બધી ડેરિવેટિવ શરતો જોયે છે તેથી અહીં આપણી પાસે આ ડીફરશીયલ d ઉપર dx ડેરિવેટિવ પ્રથમ ઓર્ડર છે તેથી આ ઓપરેટર એક ડીફરન્સીયલ ઓપરેટર છે અહીં આ બીજો ઓર્ડર આ ડીફરન્સીયલ ઓપરેટર છે અનુકૂળતા માટે આ ઓપરેટર્સ અમે આ ઓપરેટર્સને સૂચિત કરીશું આપણે આ સિમ્બોલસ દ્વારા અહીં સૂચવીશું DD2D3એટલે આ ત્રીજી ઓર્ડર ડેરિવેટિવ છે તેથી આ ઓપરેટર ની આ રજૂઆત સાથે અહીં આપણે શું જોશો કે ઓપરેટરના ગુણાકાર ના આ ગુણાકાર નો અર્થ અહીં છે D αD βyD βD αy αβ being any constant તેથી આ અહીં ખૂબ જ મહત્વપૂર્ણ અસર છે જેનો ઉપયોગ ડીફરન્સીયલ ઈકવેશન ના સમાધાનની ચર્ચા કરવા માટે નીચેના વ્યાખ્યાનોમાં કરવામાં આવશે આથી D αD βyD αdydx βyddxdydx βy αdydx βy d2ydx2 βdydx αdydxαβyd2ydx2 αβdydxαβyD2 αβDαβy એ જ રીતે કોઈ તે બતાવી શકે છે D βD αyD2 αβDαβy D αD βD βD α તેથી ઓપરેશનલ પરિબળોનો ઓર્ડર અવ્યવસ્થિત છે તેથી ઓપરેશન ના ઓર્ડરમાં અવિભાજ્ય નલ પરિબળો ફરીથી પણ અમે નોંધ કરીશું D βD αyD2 αβDαβy જોકે આ D2 એ D અને D નો ગુણાકાર નથી તે બીજા ઓર્ડરનું ડેરિવેટિવ છે અને આ પ્રથમ ઓર્ડરના ડેરિવેટિવ છે તેથી અહીં D દ્વારા ગુણાકાર D થાય છે તેથી આપણી પાસે D2 આપવાથી ત્યાં D2મળે છે અને પછી આપણી પાસે D2 αβDαβ હશે તેથી રસપ્રદ વાત છે જોકે D અહીં ઓપરેટર છે અને D ના ગુણાકાર માં D છે જે આપણે અહીં લખી રહ્યા છીએ D2નો તેને અલગ અર્થ છે કારણ કે અહીં તે એક ડેરિવેટિવ છે અને પછી ફરીથી ડેરિવેટિવ છે તેથી બે વખત આ ડેરિવેટિવ છે તેથી અહીં D2 પણ 2 વખત વર્ગ છે બે વખત ડેરિવેટિવ કે જે બીજા ઓર્ડરના ડેરિવેટિવ્ઝ માટેનું અમારું સિમ્બોલ છે તેથી અહીં આ ઉત્પાદન તે જ રીતે ફંક્શન કરી રહ્યું છે જેમ આપણે નંબર સાથે કામ કરીએ છીએ અને તે આ ઓપરેટરો સાથે અમારી પાસેની સરસ સંપત્તિ છે તેથી આપણે અહીં ચિંતા કર્યા વિના કરી શકીએ છીએ આપણે આ D ને એક નંબરની જેમ સારવાર આપીને ગુણાકાર બરાબર વાસ્તવિક સંખ્યા કરી શકીએ છીએ કારણ કે આપણે જોયું છે કે આ બંને સમાન છે અને જો આપણે ભૂલીએ કે આ D D અહીં એક ઓપરેટર છે તેથી આપણે ફક્ત એલજીબ્રા ગુણાકાર કરી શકીએ સામાન્ય રીતે પણ જ્યારે આપણી પાસે આ n માં ઓર્ડરનો ડીફરન્સીયલ સમીકરણ હોય છે જેમ કે આ ઓપરેટર માં લખેલું પાવર n થાય છે જેનો અર્થ Dna1Dn 1a2Dn 2anyX થાય છે તેથી આપણે અહીં પરિબળને પણ પસંદ કરી શકીએ છીએ કારણ કે આ તે એક પ્રકારનું બહુ ઘાતાંકીય સમીકરણ છે જે આપણે D ની દ્રષ્ટિએ રાખીએ છીએ જો આપણે આ ઓપરેટર ઓપરેટર D વિશે ચિંતા ન કરીએ તો તે બહુપદી સમીકરણ જેવું છે અને આપણે તેને પરિબળ પણ બનાવી શકીએ છીએ તેથી આ બરાબર આ બનશે ⟹D 1D 2⋯yX જો આપણી પાસે અહીં આ મૂળ ઉકેલ હોય તો આપણે તેને આ D 1D 2⋯yX ના ઉત્પાદન તરીકે લખી શકીએ છીએ તેથી અહીં આ નોંધ સાથે જે આપણે આગળનાં વ્યાખ્યાનમાં ચાલુ રાખીશું આ રીતે આ રીતે પરિબળ બનાવવું ખૂબ જ ઉપયોગી છે જોકે અહીં D n નો અર્થ એ છે કે અહીં જે ઓપરેટર છે જે n ઓર્ડર ડેરિવેટિવ છે તે D પાવર n જેવું નથી પરંતુ જ્યારે અમે આ y પર લાગુ કરીએ છીએ ત્યારે તે n મા ઓર્ડરના ડેરિવેટિવ ની જેમ છે સારું તેથી અહીં નિષ્કર્ષ પર આવી તેથી અમે સતત ગુણાંક સાથેના આ લિનિયર ડીફરન્સીયલ ઈકવેશન વિશે ચર્ચા કરી તેથી આ તે જ હતું જે પહેલા સ્થિર તરીકે માનવામાં આવતું હતું અને પાછળથી કેટલાક પ્રવચનોમાં આપણે આ જાણીતા સ્થાવર વિશે પણ વાત કરીશું સામાન્ય સોલ્યુશન જે આપણે આવા નોન હોમોજીનીયસ સમીકરણનો સામાન્ય સોલ્યુશન મેળવવાની એક રીત જોઇ છે તે પૂરક ફંક્શન શોધવા માટે છે પૂરક ફંક્શન કંઈ નથી પરંતુ આ સમીકરણનું નિરાકરણ જ્યારે આપણે આ X ને 0 થી સેટ કરીએ છીએ અને પછી તે વિશિષ્ટ અભિન્ન જે આ આપેલ નોન હોમોજીનીયસ ડીફરન્સીયલ સમીકરણનું એક વિશિષ્ટ સમાધાન છે dnydxna1dn 1ydxn 1anyX અને બીજું શું આપણે જોયું છે કે જ્યારે આપણે ઓપરેટર ફોર્મમાં લખીએ છીએ ત્યારે આપણે આનો ઉકેલ કરી શકીએ છીએ Dna1Dn 1a2Dn 2anyX બહુવિધ જેવા અહીં એલજીબ્રા સમીકરણ છે અને આપણે આ સમીકરણને પરિબળ બનાવી શકીએ છીએ એકવાર આપણે અહીંના સમીકરણ 0 ની બરાબર જાણીએ તેથી પછી આપણે આ ફોર્મમાં આ ઓપરેટર સમીકરણ પણ લખી શકીએ D 1D 2⋯yX કે જે આ પૂરક ફંક્શન છે કે કોઈ વિશિષ્ટ અભિન્ન છે તે આ નિરાકરણ શોધવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે આ તે સંદર્ભો છે જેનો આપણે વ્યાખ્યાન માટે ઉપયોગ કર્યો છે તમારા ધ્યાન બદલ આભાર